અસાઇનમેન્ટ 4 પ્રોબ્લેમ 6 10 આપણે અસાઇનમેન્ટ નંબર 4 સોલ્વ કરી રહ્યા છીએ અને આપણે 1 થી 5 પ્રોબ્લેમ સોલ્વ કરી છે તેથી હવે આપણે પ્રોબ્લેમ નંબર 6 ને સોલ્વ કરીએ છીએ જે કહે છે કે લાંબી સિલિન્ડર ધ્યાનમાં લો તેની અક્ષ z અક્ષ પર છે તેથી આપણી પાસે લાંબી સિલિન્ડર છે જેથી ફ્રિન્જ ઇફેક્ટ તેની અક્ષ પર z અક્ષ સાથે જાય છે તે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી eની ડાઇલેક્ટ્રિક મટિરિયલથી બનેલું છે જો તેને સમાન વિદ્યુતક્ષેત્ર EE0y માં મૂકવામાં આવે છે તો સિલિન્ડરમાં વિદ્યુતક્ષેત્રનું પોલરાઇઝેશન અને ડિસ્પ્લેસમેન્ટ શોધો તેથી જો હું આ સિલિન્ડરને ઉપરથી જોઉં છું તો શું થઈ રહ્યું છે અહીં એક મટીરીયલ e છે અને આપણે તેને y દિશામાં જતા સમાન ક્ષેત્રમાં મૂકી દીધું છે હવે અનુભવથી આપણે જાણીએ છીએ કે અંદર એક સમાન પોલરાઇઝેશન ઉત્પન્ન કરવા જઈ રહ્યું છે અને સમાન પોલરાઇઝેશન શું કરે છે તે વિરુદ્ધ દિશામાં ઇન્ટર્ન વિદ્યુતક્ષેત્ર બનાવે છે તે વિદ્યુતક્ષેત્રને હું પીળા રંગ દ્વારા વિરુદ્ધ દિશામાં બતાવી રહ્યો છું તેથી અંદરનું નેટ ક્ષેત્ર એ લાગુ કરેલ ક્ષેત્ર અને જે ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે તે ક્ષેત્રનું સંયોજન છે તો ચાલો આપણે કહી શકીએ કે જે દિશામાં પોલરાઇઝેશન P બનાવ્યું એ જ દિશામાં E છે તેથી આ PPy છે આ ઇન્ટર્ન વિદ્યુતક્ષેત્ર E P20 બનાવશે અથવા E P20y છે તેથી અંદરનું નેટ ક્ષેત્ર EE0y P20y લાગુ થઈ રહ્યું છે EE0yPPyE P20 P20y EE0y P20y Pe0Ee0E0 P20yPe0E0 eP2 P1e2e0E0 P2e2e0E0y હવે હું રચનાત્મક સંબંધો નો ઉપયોગ કરીને P શોધી શકું છું જે કહે છે કે P અંદર છે કારણ કે બધું y દિશામાં છે તેથી હું ઉપર વેક્ટર ચિહ્ન લખવાની તસ્દી લેતો નથી અથવા મને તે સમય માટે લખવા દો અંદર Pe0E છે તેથી આ Pe0Ee0E0 P20y છે બધું y દિશામાં છે તેથી હું Pe0E0 eP2 લખી શકું છું તેથી હવે Pe0E0 eP2 સમીકરણ છે અને તે P1e2e0E0 અથવા P2e2e0E0 છે નોંધ લો જો e0 છે તો ત્યાં કોઈ P નથી તેથી હવે હું Pમૂકી શકું છું જે y દિશામાં હશે અંદરનું વિદ્યુતક્ષેત્ર E E0 P20છે તેથી આ EE0 e2eE0y બનશે E E0 P20E0 e2eE0y 22eE0y D1e0E 2 1e2e0E0y તેથી E22eE0y છે ડિસ્પ્લેસમેન્ટ નું શું ડિસ્પ્લેસમેન્ટ કંઈ નથી પરંતુ કાં તો હું સીધા D1e0E લખી શકું છું અથવા હું 0E P સંબંધનો ઉપયોગ કરી શકું છું જે બધા સમાન છે તેથી આ D 2 1e2e0E0y બનશે આગળનો પ્રશ્ન નંબર 7 આ ખરેખર એક ઇન્ટિગ્રલ શોધવા માટે જાણીતા સંબંધોનો ઉપયોગ કરી રહ્યું છે તેથી આપણે લાંબી સોલેનોઇડ ક્ષેત્રમાં છીએ અને તેનો ઉપયોગ ચોક્કસ ઇન્ટિગ્રલની ગણતરી કરવા માટે કરીશું તેથી લાંબી સોલેનોઇડનો વિચાર કરો અંદર એક ક્ષેત્ર Bin0kz છે જ્યાં k સરફેસ પ્રવાહ છે જો R સોલેનોઇડની ત્રિજ્યા છે તો પછી આ તથ્ય અને બાયો સાવર્ટ નિયમના આધારે ઇન્ટિગ્રલ નું મૂલ્ય છે Bin0kz ∞dz02πdϕR rcosϕ ϕz2R2r2 2rRcosϕ 32 તેથી આપણે આનો ઉપયોગ ∞dz02πdϕR rcosϕ ϕz2R2r2 2rRcosϕ 32 નું મૂલ્ય શોધવા માટે કરવા માંગીએ છીએ આપેલ અસાઇનમેન્ટમાં એક ટાઇપોગ્રાફિકલ ભૂલ છે zને બદલે આપણે ત્યાં z લખ્યું છે તેથી કૃપા કરી સાચું કરો આ મૂલ્ય rR અથવા rR બંને માટે છે આપણે આ શોધવા માંગીએ છીએ હવે બાયો સાવર્ટ નિયમ અનુસાર B 0I4πdlr rr r3dVલખી શકું છું આ B04πjr×r rr r3dVછે જો આપણે અહીં લખેલા આ ઇન્ટિગ્રલ ની ગણતરી કરીને બતાવીએ કે આપણે જે ઇન્ટિગ્રલ મૂલ્યની ગણતરી કરવા માંગીએ છીએ તે આ સ્વરૂપમાં આવે છે તો પછી આપણે સંબંધિત કરી શકીશું B 0I4πdlr rr r3dV04πjr×r rr r3dV આપણે આ ઇન્ટિગ્રલ નું મૂલ્ય એમ્પીયર પ્રાઈમ દ્વારા ગણતરી કરેલ કિંમત સાથે સંબંધિત કરી શોધી શકીએ છીએ તેથી ચાલો હવે તે કરીએ આ પ્રોબ્લેમમાં હું શું કરીશ કારણ કે આ z દિશામાં ટ્રાન્સલેશનલી ઈનવેરિઅન્ટ છે z ના કયા મૂલ્ય પર હું ગણતરી કરું છું કે ચુંબકીય ક્ષેત્ર સમાન હશે તેથી હું z0 પર ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીશ જે મારી લાઈફ થોડી સરળ બનાવે છે તો ચાલો જોઈએ કે આપણે આ સોલેનોઇડ જોતા હોઈએ છીએ અને આપણે કેટલાક r પર d શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે આ Bz004πjr×r rr r3dV છે ચાલો જોઈએ કે પ્રવાહ ઘનતા શું છે પ્રવાહ ફક્ત સરફેસ પર વહે છે અને તેથી હું પ્રવાહ ઘનતા jr લખી શકું છું જે દિશામાં છે તેથી આ kδ બનવા જઈ રહ્યો છે હું સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સ અથવા s R નો ઉપયોગ કરીશ જ્યાં s સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેન્ટ રેડિયલ દિશામાં છે તેથી આ jrkδs R છે r આપણે z0 લઈ રહ્યા છીએ તેથી આ rrs છે અને rsszz બનશે અને તેથી હું Bz0sϕ 0k2πs Rrs ss zzz2s2r2 2srcosϕ 32sdsdϕdzલખી શકું છું jrkδs R rrs rsszz Bz0sϕ 0k4πs Rrs ss zzz2s2r2 2srcosϕ 32sdsdϕdz 0k4πrs Rs zzz2R2r2 2Rrcosϕ 32Rdϕdz હવે અંતર z2rs s બનશે જે z2s2r2 2srcosϕ 32 છે મેં જોયું છે તે આ અંતર જોવાનું સરળ છે જો તમે s અને s પર નજર નાખો અને આપણે ખરેખર અહીં અંતર જોતા હોઈએ તો એક x y x અને y ઘટકો લો અને તમને આ જવાબ મળશે તેથી હું અહીં s ઇન્ટિગ્રલ લખી શકું છું અને 0 તરીકે લખી શકું છું આ 2 કેવી રીતે આવ્યો આ 4છે તેથી હું Bz0sϕ 0k4πrs Rs zzz2R2r2 2Rrcosϕ 32Rdϕdzલખી શકું છું અને મારી પાસે dϕRdz વોલ્યુમ ઇન્ટિગ્રલ બાકી છે મારે અહીં લખવું જોઈએ કારણ કે વોલ્યુમ ઇન્ટિગ્રલdssdϕdz છે આપણે પહેલેથી જ ds ને ઇન્ટિગ્રેટેડ કરી દીધાં છે જેથી ds R દ્વારા બદલાઈ જાય હવે હું જાણું છું કે અંતિમ B એ z દિશામાં છે s એ સમાન x y સમતલમાં છે જે મને z દિશામાં એક ઘટક આપશે જો કે z મને x y સમતલમાં ઘટક આપશે અને તે 0 સાથે ઇન્ટિગ્રેટ થવું જોઈએ કારણ કે ડાબી બાજુ અંતિમ B એ z દિશામાં છે તેથી છેલ્લી ટર્મ આ બધા ઇન્ટિગ્રલ માં ફાળો આપતી નથી આપણે તરત જ જોઈ શકીએ કે જો હું આ dz સાથે લખીશ તો હું જાણું છું કે જવાબ 0 હશે કારણ કે ડાબી બાજુએ x y સમતલમાં કોઈ ઘટક નથી તેથી મારી પાસે B સાથે 0 બાકી છે 0kz 0k4π ∞dz02πRdϕϕ×rs Rsz2R2r2 2rRcosϕ 32 ચાલો હું 0kz લખી શકું તેથી 0kz 0k4π ∞dz02πRdϕϕ×rs Rsz2R2r2 2rRcosϕ 32 છે ચાલો જોઈએ કે s શું છે તો ચાલો આપણે ફક્ત આ x y સમતલને જોઈએ ચાલો કહીએ કે આ s છે આ છે અને આ s છે આ કોણ છે અને s અને s વચ્ચેનો આ કોણ છે તેથી આ બિંદુએ આ s છે આ છે s અને s વચ્ચેનો કોણ છે અને તેથી અને વચ્ચેનો કોણ પણ અહીં બહાર છે ચાલો હું ને અલગ રંગમાં બતાઉં છું અને તેથી આ કોણ 2 છે અને હવે તમે જોઈ શકો છો કે s એ z દિશામાં જતા હશે તેથી s zsin 2 zcos અને s z બનશે અને તેથી ઉપરની જમણી તરફની બાજુ 0k4π ∞dz02πRd R rcosϕ z મળે છે s zcos ϕ s z 0k 0k4π ∞dz02πRdR rcosϕ z2R2r2 2rRcosϕ 32 4πR rR 0 rR તેથી હવે હું zને કાઢી શકું છું અને ડાબી બાજુ 0k 1z2R2r2 2rRcosϕ 32 લખી શકું છું બાકીની વસ્તુઓ સરળ છે હું બંને બાજુઓ પર 0k કેન્સલ કરી શકું છું અને આ ફક્ત rR માટે જ છે rR માટે કોઈ ક્ષેત્ર નથી તેથી તે 0 હશે અને તેથી આ જવાબ મારી પાસે છે તેથી તે ∞dz02πd જે મેં લખ્યું છે તે rR માટે 4πRઅને rR માટે 0 હશે અને તે જવાબ છે આગળનો પ્રશ્ન નંબર 8 ડિસ્ક ઉદ્દગમ માં કેન્દ્ર સાથે છે તેથી આ z અક્ષ એક સમાન સપાટી ચાર્જ ઘનતા વહન કરે છે અને કોણીય ગતિ સાથે ફરતું હોય છે તે પછી ઊંચાઈ h પર z અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર બનવાનું છે હું આ પ્રોબ્લેમ માં શું કરી શકું છું આ ડિસ્કને r પહોળાઈના નાના રિંગમાં વહેંચો દરેક રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર Bની ગણતરી કરો અને પછી તેને ઉમેરો તેથી હું ઊંચાઈ z પર આ રિંગને કારણે ક્ષેત્રની ગણતરી કરીશ હવે હું જાણું છું કે જો મારી પાસે પ્રવાહ I સાથે ત્રિજ્યા r ની રિંગ છે તો પછી ઊંચાઈ z પર આના કારણે ચુંબકીય ક્ષેત્ર Bz 0I2 r2r2z232 છે અને તે z દિશામાં છે હાલના કિસ્સામાં આ કિરણને કારણે I આને અનુરૂપ બનશે તેથી ચાલો હવે આપણે તે કરીએ Bz 0I2 r2r2z232 તેથી જો હું આ ડિસ્ક ને જોઉં છું તો r જાડાઈ અને r ત્રિજ્યા ની રિંગ લો તો એકમ સમય દીઠ પસાર થતો ચાર્જ પ્રવાહ I છે r પહોળાઈની આ જાડી રિંગ નો ચાર્જ 2πr Δr σ છે અને પ્રતિ સેકન્ડ આ ચાર્જ ફ્રીક્વન્સી સમયે 2π સમય પસાર કરે છે તેથી આ રીંગમાં પ્રવાહ σrrω છે અને તેથી B 02 σ rr r2r2z232 છે r2r2z232 Bzz0σω20Rr3drr2z232 અને કુલ B જે ઊંચાઈ z પર z દિશામાં છે તેથી Bzz0σω20Rr3drr2z232 છે અને આ ઇન્ટિગ્રલ ની ગણતરી કરવી ખૂબ જ સરળ છે તમે ઘણી જુદી જુદી રીતો થી ગણતરી કરી શકો છો પરંતુ ચાલો જોઈએ કે હું rztanθ લખી શકું છું અથવા હું કેટલાક અન્ય અવેજી પણ કરી શકું પછી drzsec2θdθ બને છે

ચાલો આપણે અમુક ટર્મ કેન્સલ કરીએ z3 કેન્સલ થાય છે sec2 કેન્સલ થાય છે તે મને sec આપે છે અને તેથી આ B0σωz2 0tan 1Rz sin3 cos2 dθ છે આ ઇન્ટિગ્રલ ગણતરી માટે સરળ છે હું આને B 0σωz2 0tan 1Rz sin2 cos2 dcosθ લખી શકું છું હવે આપણે cos2x2 કરવા લઈએ છીએ તેથીB 0σωz2 1ZR2z21 x2x2dx છે જ્યાં xcosθ છે

મેં લિમિટ બદલીને માઇનસ સાઇન બદલ્યો છે અંદર મારી પાસે 0σωz2 1x |ZR2z21 x |ZR2z21 છે અને તેથી B0σωz2 1 R2z2z 1zR2z2 છે તેથી જવાબ B0σωz2 R22z2zR2z2 2 છે અને આ તમારો જવાબ છે તો પછી આ z કેન્સલ થાય છે આને હું આ સાથે કેન્સલ કરી શકું છું અને મારો જવાબ B0σω2 R22z2R2z2 2zછે આગળ પ્રોબ્લેમ નંબર 9 L લંબાઈના પાતળા સોલેનોઇડ નો વિચાર કરો આપણી પાસે L લંબાઈ અને a ત્રિજ્યાનો પાતળો સોલેનોઇડ છે La તેથી જ્યારે હું તેને ટૉરિડ રિંગ આકારમાં ફેરવીશ તો પછી આ ત્રિજ્યા Ra છે તે એક રિંગમાં વળેલું છે જેથી તે ટૉરિડ બની જાય જે ઉદ્દગમ કેન્દ્રમાં રાખવામાં આવે છે તેથી આ ઉદ્દગમ છે અને તે z અક્ષ છે તેથી z અક્ષ સ્ક્રીન માંથી બહાર આવી રહ્યું છે અને તેમાં ચુંબકીય ક્ષેત્ર એ ની દિશામાં છે તેથી આ એક ચુંબકીય ક્ષેત્ર દિશામાં જાય છે સોલેનોઇડ પ્રવાહ I વહન કરે છે તેથી તે પ્રવાહ I વહન કરે છે અને તેમાં N આંટા છે જેથી એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા NL હોય છે આના સમીકરણોની સમાનતાને ધ્યાનમાં રાખીને આપણે સમીકરણોની સમાનતા B0J અને A B છે તે ધ્યાનમાં લઈશું આ ટૉરિડ માટે z અક્ષ પર z ઉંચાઈ એ વેક્ટર પોટેન્શિયલ શોધો B0J A B તો ચાલો જોઈએ કે હું આ B ક્ષેત્રની સાથે ની દિશામાં આ ટૉરિડ નો મેપ કરવા જઇ રહ્યો છું આને પ્રવાહની સાથે રિંગ જેવું બનાવો હું દિશામાં અને અનુરૂપ B તરફ જઈ રહ્યો છું અંતર્ગત સમીકરણો સમાન હોવાને કારણે B માટેનું સમીકરણ 0J સાથેના સમીકરણ A જેટલું જ બનશે અને B સમાન ભૂમિકા ભજવી રહ્યા છે તો ચાલો હવે જોઈએ કે જો મારી પાસે રિંગ છે જે પ્રવાહ ચાલુ રાખે છે હવે જો હું B માટે હલ કરું છું તો B0J છે પહેલેથી જ હમણાં જ જોયું છે કે z અક્ષ પર z અક્ષની દિશામાં Bz 0I2 R2R2z232છે I શું છે IJ ચાલો હવે આ ટૉરિડ માટે આવી જ પરિસ્થિતિ જોઈએ જેમાં આ B ક્ષેત્ર ફરતું હોય છે અને મારી પાસે A B છે B0J Bz 0I2 R2R2z232 A B B daϕ Az 2 R2R2z232 ϕπa2Bπa2NLI Azz a2NIL L2π2L2π2z232 તેથી હું લખી શકું છું કે A એ z દિશામાં હોવું જોઈએ તેથી z નું ફંકશન અક્ષ પર અને ત્યાં 0I હોવું જોઈએ હવે હું B daϕ બદલીશ જે ફ્લક્સ છે તો રિંગ દ્વારા Az 2 R2R2z232 વહેંચાય છે ફ્લક્સ શું છે હવે બાકીના બધા મૂલ્યોને ધ્યાનમાં રાખીને તેથી ફ્લક્સ ϕπa2B છે જે ϕπa2NLI છે તેથી Azz a2NIL L2π2L2π2z232 અને બાકીનો બધો બીજગણિત છે અને તમે તમારા જવાબની ગણતરી કરી શકો છો I અહીં ઉમેરવું આવશ્યક છે મને લાગે છે કે અમે અસાઇનમેન્ટમાં જે જવાબ આપ્યા છે તેમાં 2 અથવા કંઇક પરિબળ ખૂટે છે કૃપા કરીને તે તપાસો તેથી ચાલો આપણે ફક્ત તેનું કાર્ય કરીએ અને જોઈએ કે તે શું બહાર આવે છે તે Azza2NIL2×8342L L242z232 છે Azza2NIL2×8342L L242z232 2a2NILL242z232 અને ત્યાં 2 નો એક પરિબળ છે તેથી આ 8 કેન્સલ થાય છે 2 આ સાથે કેન્સલ થાય છે અને મને એક 2 મળે છે આ L કેન્સલ થાય છે તેથી આપણે અહીં અંતિમ જવાબ Azz2a2NILL242z232 મેળવીએ છીએ અને તેથી મને લાગે છે કે હું અસાઇનમેન્ટમાં આપેલા જવાબમાં 2નો એક પરિબળ ખૂટે છે ફાઇનલી છેલ્લી પ્રોબ્લેમ જે કહે છે કે આ ડિસ્કના z અક્ષ પર ચુંબકીય વેક્ટર પોટેન્શિયલ જે સાથે ફરે છે અને ચાર્જ વહન કરે છે તે હશે અમે 2A 0J સમીકરણનો ઉપયોગ કરવા માગીએ છીએ આ કેસમાં આપણે પહેલેથી જ J શોધી કાઢ્યો છે જે ફક્ત સપાટી પ્રવાહ K હશે જે K σ2πr rr 2π છે 2A 0J J K σ2πr rr 2π σrω 2Ax 0Jx 2Ay 0Jy Az0 તેથી આ આ બનશે 2 કેન્સલ r કેન્સલ મને K σrω મળશે હવે પોઈસનના સમીકરણ Poisson's equation 2A 0J નો ઉપયોગ કરીને અને તેથી 2Ax 0Jx છે અને 2Ay 0Jy છે તમે જોઈ શકો છો કે A ની દિશામાં હોવો જોઈએ કારણ કે J ની દિશામાં છે પરંતુ z અક્ષ પર કોઈ અનન્ય સારી રીતે વ્યાખ્યાયિત નથી અને તેથી z અક્ષ પર Az0 હશે અને તે તમારો જવાબ છે તેથી આ આપણા માટે એસાઈનમેન્ટ 4 પૂર્ણ કરે છે